આ લેકચર ફોટોગ્રામેટ્રી પર છે આજે આપણે ફોટોગ્રામેટ્રીના મૂળભૂત ખ્યાલો તેમજ સિદ્ધાંતો અને તેમની એપ્લિકેશન જોશું તો ચાલો આપણે ફોટોગ્રામેટ્રીની વ્યાખ્યાથી શરૂઆત કરીએ તો ફોટોગ્રામેટ્રી શબ્દનો ચોક્કસ અર્થ શું થાય છે ફોટોગ્રામેટ્રી એ રીમોટ સેન્સીંગ દ્વારા લેવાયેલી ઈમેજોના ગુણધર્મો જેવા કે આકાર કદ અને કોઈ પણ વસ્તુનુ સ્થાન અથવા સપાટી જેવી વિશ્વસનીય માહિતી મેળવવા માટેનું વિજ્ઞાન છે તેથી અહીં મૂળભૂત રીતે આપણે રીમોટ સેન્સીંગ દ્વારા લેવાયેલી ઈમેજમાંથી કોઈ વસ્તુનો આકાર કદ અને સ્થાન વગેરે અથવા સપાટીથી સંબંધિત માહિતી મેળવવા માગીએ છીએ ફોટોગ્રામેટ્રી શબ્દ ત્રણ ગ્રીક શબ્દો પરથી ઉતરી આવ્યો છે પહેલો શબ્દ ફોસ અથવા ફોટ જેનો અર્થ પ્રકાશ થાય છે ગ્રામ જેનો અર્થ દોરવું અને મેટ્રેઇન જેનો અર્થ માપવું થાય છે તેથી મૂળભૂત રીતે આપણે રીમોટ સેન્સીંગ ઈમેજોમાંથી કોઈ વસ્તુનો આકાર દોરવો કદ અને સ્થાન માપવું અથવા સપાટીના ગુણધર્મો જાણવા માગીએ છીએ જે ફોટોગ્રામેટ્રીનો ચોક્કસ અર્થ થાય છે Refer Slide Time 0200 ફોટોગ્રામેટ્રીના વિવિધ પ્રકારો છે જેમાં પ્રથમ એરીયલ ફોટોગ્રામેટ્રી અથવા સ્પેસબોર્ન ફોટોગ્રામેટ્રી અને બીજી ક્લોઝ રેન્જ ફોટોગ્રામેટ્રી છે અહીં તમે વિવિધ પ્રકારનાં ફોટોગ્રામેટ્રી માટે વિવિધ એક્વિઝિશન મોડ જોઈ શકો છો તો ચાલો આપણે પ્રથમ એરીયલ ફોટોગ્રામેટ્રી અથવા સ્પેસબોર્ન ફોટોગ્રામેટ્રીથી શરૂઆત કરીએ અહી મૂળભૂત રીતે આપણે અંતરીક્ષમાં રહેલા અથવા વિમાનમાં રહેલા સેન્સર પર આધારીત છીએ અને ત્યાં આપણે બે જુદી જુદી સ્થિતિમાંથી સમાન ક્ષેત્ર લઇ રહ્યા છીએ કે જેનો ઉપયોગ આપણે આકાર કદ અને અન્ય ગુણધર્મોને ઓળખવા માટે કર્યો હતો અહીં ક્લોઝ રેન્જ ફોટોગ્રામેટરીમાં ચાલો ધારી લઈએ કે આ આપણું લક્ષ્ય છે અને આપણી પાસે સેન્સર છે તેથી આ સ્થિતિમાં પહેલા હું આ ઘરની ઈમેજ લઈશ હવે પછી હું અહીંથી અહીં એવી રીતે તેનુ સ્થાન બદલીશ અને પછી ફરીથી તે જ ઈમેજ લઈશ અને ફરીથી હું તેને બદલી શકું છું હું તેને ખસેડી શકું છું અને સમાન લક્ષ્ય મેળવી શકું છું પરંતુ જોવાનો ખૂણો અલગ હશે તેથી તે ફોટોગ્રાફમા ઝુકાવ હશે પરંતુ જો હું સ્થિતિ બદલુ તો હું લક્ષ્યની વધુ માહિતી મેળવી શકું છું તો આ રીતે આપણે કોઈપણ વસ્તુના ગુણધર્મો અથવા લક્ષ્ય ફોટોગ્રામેટ્રીમાંથી મેળવી શકીએ છીએ તો ચાલો આપણે સમજીએ કે સ્પેસબોર્ન ફોટોગ્રામેટ્રી અને ક્લોઝ રેન્જ ફોટોગ્રામેટ્રી વચ્ચે શું તફાવત છે અને તેની શક્તિ અને નબળાઈ શું છે તો એરિયલ સ્પેસબોર્ન ફોટોગ્રામેટ્રીનો ઉપયોગ પૃથ્વી અને ગ્રહોના મેપિંગ માટે થાય છે તે વિમાન અથવા અવકાશયાન દ્વારા લેવાયેલી ઈમેજને સારી રીતે જાણે છે તેથી અહીં આપણે તે ઈમેજનો ઉપયોગ કરીએ છીએ જે કોઈપણ વિમાન દ્વારા અથવા કદાચ અવકાશયાનથી લેવામા આવી છે અહીં જમીનની સપાટી એ આપણું લક્ષ્ય હશે નવી અવકાશી માહિતી મેળવવા માટે આ ઈમેજોમાં પ્રક્રિયા કરવામાં આવશે તેથી અહીં મૂળભૂત રીતે આપણે સેટેલાઇટ રિમોટ સેન્સિંગ અને સેટેલાઇટ ઈમેજો વિશે વાત કરી રહ્યા છીએ ક્લોઝ રેન્જ ફોટોગ્રામેટરીના કિસ્સામાં આપણે સામાન્ય કેમેરા અથવા હેન્ડહેલ્ડ કેમેરા અથવા ઉપલબ્ધ સેન્સરનો ક્ષેત્રમાં ઉપયોગ કરવા પર આધારીત છીએ તેથી અહીં તેનો ઉપયોગ મુખ્યત્વે ઔદ્યોગિક હેતુઓ માટે થાય છે જ્યાં તમને વધુ ચોકસાઈની જરૂર હોય છે હવે પછી હેન્ડહેલ્ડ સાધનો દ્વારા લેવાયેલી ઈમેજો આવે છે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ સ્પેસબોર્ન અને ક્લોઝ રેન્જ ફોટોગ્રામેટ્રી વચ્ચેનો મુખ્ય તફાવત છે અહી તમે કોઈપણ વસ્તુ અને લક્ષ્યને પ્રકાશિત કરી શકો છો ફક્ત જમીનની સપાટી જ નહીં પરંતુ તમે કોઈ પણ વસ્તુને હાઇલાઇટ અથવા હસ્તગત કરી શકો છો અથવા તેનો અભ્યાસ કરી શકો છો અને તમે કોઈ ચોક્કસ ક્ષેત્ર પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો જો તમે આ ઈમેજો પર પ્રક્રિયા કરો તો તમે લક્ષ્ય વિશે અવકાશી માહિતી ખૂબ જ સરળતાથી મેળવી શકો છો તો ચાલો આપણે સમજીએ કે રીમોટ સેન્સિંગમાં કયા પ્રકારનાં ઉપકરણો ઉપલબ્ધ છે તેથી જો તમે અહીં જુઓ તો આપણી પાસે બે અલગ અલગ વર્ગ છે પ્રથમ એક એક્ટિવ સિસ્ટમ છે અને બીજી એ પેસીવ સિસ્ટમ છે તેથી હું આશા રાખું છું કે તમે આ બે શબ્દોને યાદ રાખશો સક્રિય સિસ્ટમનો અર્થ એ છે કે જ્યારે તમે ઇમેજિંગમાં રોકાયેલા હોય ત્યારે તમારી પાસે તમારા પોતાના પ્રકાશનો સ્રોત હોય છે નિષ્ક્રીય પ્રણાલીના કિસ્સામાં આપણે સ્રોત તરીકે સૌર ઉર્જાનો ઉપયોગ કરી રહ્યાં છીએ અને હવે આપણે નિષ્ક્રીય સિસ્ટમને પેટાવિભાજિત કરીએ તેથી તમારી પાસે હવે ઇમેજિંગ સિસ્ટમ ફ્રેમિંગ સિસ્ટમ અને નોન ઇમેજિંગ સિસ્ટમ છે ઇમેજિંગ સિસ્ટમમાં મૂળભૂત રીતે આપણી પાસે પુશબૃમ અને વ્હિસ્કબૃમ છે જે તમે જાણો છો પછી ફ્રેમિંગ સિસ્ટમમાં એનાલોગ કેમેરાનો અને ડિજિટલ કેમેરાનો ઉપયોગ થાય છે પરંતુ નોનઇમેજિંગ સિસ્ટમના કિસ્સામાં આપણી પાસે સ્પેક્ટ્રોરેડિયોમીટર એટમોસ્ફીયર પ્રોફાઇલર અલ્ટિમિટર છે તો હવે હું તમને નોન ઇમેજિંગ સીસ્ટમનો ચોક્કસ અર્થ શું થાય છે તે સમજાવીશ તો ચાલો આપણે એવા સેન્સરને સમજીએ કે જે અવકાશમાં મુકવામાં આવ્યા છે અને તેઓ અમુક વાતાવરણમાં જમીન પર પણ કામ કરવા માટે સક્ષમ છે તેથી જ્યારે આપણી પાસે જમીનના માપન માટે સમાન સાધન હોય તો આપણે તેમને ક્ષેત્રમાં લઈ જઈશું આપણી પાસે ફાઇબર ઓપ્ટિક કેબલ છે જેના દ્વારા ઊર્જાને અનુભવી શકાય છે તેથી સ્પેસબોર્ન સેટેલાઇટના કિસ્સામાં ઘણા ડિટેક્ટર્સ જોડાયેલા છે અને સાથે સાથે તેઓ જમીનની સપાટીઓ જોઈ શકે છે પરિણામી ઈમેજોમાં પિક્સેલ્સ હશે જ કે જેથી આપણે સરળતાથી ઇમેજનુ નિર્માણ કરી શકીએ તેથી આ ઇમેજીંગ સિસ્ટમ છે પરંતુ નોન ઇમેજિંગ સિસ્ટમના કિસ્સા માં સેન્સરને જમીન પર ઉપયોગમાં લેવા માટે બનાવવામાં આવ્યું છે તો અહીં તમારી પાસે સેન્સર છે અને અહીં તમે એક સમયે ફક્ત એક જ વિશિષ્ટ ક્ષેત્ર જોઈ શકો છો તો આઉટપુટમાં તમારી પાસે કિંમતો હશે બરાબર ને તેથી જો આપણે સ્પેક્ટ્રોરેડિયોમીટર વિશે વાત કરી રહ્યા છીએ તો પછી આપણી પાસે બે કોલમ હોઈ શકે છે જેમાંથી એક તરંગલંબાઇ અને બીજું પ્રતિબિંબ હશે તેથી તરંગલંબાઇ કે જે આ વિશેષ સાધન સ્પેક્ટ્રોરેડિયોમીટરના વિશેષતા પર આધારિત છે કે કદાચ તે નેનોમીટર અંતરાલમાં 100 ડેટા કેપ્ચર કરવા માટે રચાયેલ છે અથવા 20 નેનોમીટર અંતરાલ અથવા 1 નેનોમીટર અંતરાલ અને તેના આધારે તે આપેલ ઓબ્જેક્ટ માટેના પ્રતિબિંબ મૂલ્યને માપી શકે છે અહીં જો તમે દૃશ્યક્ષેત્રના આધારે જોશો અને આ જમીન દ્વારા આવરેલ ક્ષેત્ર છે તેથી ઊચાઇના આધારે તે તમારા લક્ષ્યને આવરી લેશે તેથી તમારે ખાતરી કરવાની રહેશે કે જ્યારે તમે સંપાદન સાથે સંકળાયેલા હોય ત્યારે તે તમારું લક્ષ્ય જુએ છે તેથી આ કિસ્સામાં તમે તમારા લક્ષ્યનો જવાબ અનેક તરંગલંબાઇમાં મેળવી શકો છો પરંતુ તે ફક્ત એક વિશિષ્ટ ક્ષેત્ર માટે જ હશે તેથી તેને નોન ઇમેજિંગ સિસ્ટમ કહેવામાં આવે છે અહીં આઉટપુટ ઈમેજની દ્રષ્ટિએ નહિ હોય અને અહીં તમે તમારા લક્ષ્યની સ્પેક્ટ્રલ પ્રોફાઇલ બનાવી શકો છો એ જ રીતે વાતાવરણીય પ્રોફાઇલરનો ઉપયોગ તરંગલંબાઇ દ્વારા વાતાવરણીય ઘટકને જોવા અથવા અભ્યાસ કરવા માટે થાય છે અલ્ટિમિટરમાં પણ તે જ સિદ્ધાંત કાર્ય કરે છે તેથી તેમાં પણ આપણે પોઇન્ટને માપી શકીએ છીએ ઓબ્જેક્ટનો જવાબ વાતાવરણીય ઘટકોની દ્રષ્ટિએ પ્રતિબિંબની દ્રષ્ટિએ ઇમિસિવિટીની દ્રષ્ટિએ ટ્રાન્સમિટન્સની દ્રષ્ટિએ હશે તેથી તે તમારી એપ્લિકેશન પર અને તમે જે સાધનનો ઉપયોગ કરી રહ્યાં છો તેના પર આધારિત છે અને તમે ઘણાં માપ કરી શકો છો આપણે સમજીએ કે એરિયલ ફોટોગ્રામેટ્રીના વિવિધ ફાયદા અથવા ગેરફાયદા શું છે તેથી એરિયલ ફોટોગ્રામેટ્રીનો પ્રથમ ફાયદો એ સ્ટીરિઓસ્કોપિક ઈમેજરી છે તો સ્ટીરીયોસ્કોપિક ઈમેજરીનો અર્થ શું થાય છે તે માટે ધારો કે આ જમીન માટે આ લક્ષ્ય છે પ્રથમ સંપાદનમાં તમે કદાચ તમારા અધ્યયન ક્ષેત્રના અડધા ભાગ જેટલા વિસ્તારને આવરી લીધો હોય તો આ પહેલુ દ્રશ્ય છે હવે પછીનાં દ્રશ્યમાં તે બરાબર ઓવરલેપ થવું જોઈએ તેથી ઓવરલેપના કારણે તમારી પાસે અલગ અલગ સ્થિતિમાંથી લેવામાં આવેલી વધારાની માહિતી હશે પછી તમારી પાસે ત્રીજી ઈમેજ હશે અને અહીં આ બાકીનો વિસ્તાર હશે તેથી તમે જોઈ શકો છો કે આ વિસ્તારને પ્રથમ બીજી અને ત્રીજી ઈમેજ દ્વારા કેપ્ચર કરવામાં આવ્યો છે તે જ રીતે જો તમારી પાસે ઓવરલેપ ઈમેજો છે તો તે સ્ટીરયોસ્કોપિક ઈમેજ તરીકે ઓળખાય છે હવે પછીનો ફાયદો એ છે કે તે ઈમેજ એક્વિઝિશન સમયમાં રાહત પ્રદાન કરી શકે છે પછી ત્રીજું એ ઉચ્ચ અવકાશી રીઝોલ્યુશન છે ડ્રોન અથવા હેલિકોપ્ટર અથવા વિમાનનો ઉપયોગ કરીને એરિયલ ફોટોગ્રામેટરી કરી શકાય છે તેથી દેખીતી રીતે તમારી વૃતિ સ્પેસબોર્ન સેટેલાઈટ કરતા ઓછી હશે તેથી તે કિસ્સામાં શું થશે તેથી ત્યાં FOV હશે અને આ ઊચાઇના આધારે કવરેજ ઘણું ઓછું હશે તેથી જ્યારે તમારી પાસે કવરેજ ક્ષેત્ર નાના હશે ત્યારે પિક્સેલ રીઝોલ્યુશન અથવા અવકાશી રીઝોલ્યુશન ખૂબ ઊચું હશે અને તે એક સારી પ્રસ્થાપિત તકનીક છે આગળનો મુદ્દો એ છે કે તે સમગ્ર સંપાદન પ્રક્રિયા પર નિયંત્રણ આપે છે અહીં મૂળભૂત રીતે મારો અર્થ છે કે સમયની દ્રષ્ટિએ આ ઈમેજ સંપાદનનો સંપૂર્ણ નિયંત્રણ રહેશે જેમ કે તમે તેને સવારે અથવા બપોરે અથવા સાંજે અથવા કદાચ રાત્રે કરવા માંગો છો તમે કયા તરંગલંબાઇ પર કામ કરી રહ્યા છો અને તેની એપ્લિકેશન શું છે તેથી જ્યારે તમે એરિયલ અથવા એરિયલ ફોટોગ્રામેટ્રી માટે જાઓ ત્યારે તમારી પાસે ઘણી અન્ય સુગમતા હશે આગળ તેનો ગેરફાયદો એ છે કે તે ખૂબ જ ખર્ચાળ છે કારણ કે આપણે ડ્રોન ભાડે લેવુ પડે અથવા ખરીદવું પડે હેલિકોપ્ટર અથવા વિમાન ભાડે રાખવું પડે પછી સેન્સર ખરીદવું પડે જેથી આ બધું ખૂબ મોંઘુ બને છે આગળના તબક્કે તે જ ભૌગોલિક ક્ષેત્રને સમાન દૃશ્યમાં આવરી લેવુ ખૂબ મુશ્કેલ છે કેમ કે ધારો કે જો આ તમારો અભ્યાસ ક્ષેત્ર છે તો એ પ્રથમ સંપાદન હતું તે પછીના સંપાદનમાં મૂળભૂત રીતે તમે અહી થી તેની સ્થિતિ બદલાવી અને કેપ્ચર કર્યુ તેથી તમારે સ્થાન જાળવવું પડશે કે જેથી પ્રથમ તે આ પ્રાપ્ત કરી શકે બીજું હું અહીંથી માત્ર આટલું જ પસંદ કરવા માંગું છું તેથી તમારે અહીં ખૂબ વધુ ચોકસાઇની જરૂર હોય છે તેથી તે ખૂબ જ મુશ્કેલ બનશે આ કાર્ય સરળ નથી તેથી જ તે દ્રશ્યમાં સમાન ભૌગોલિક ક્ષેત્રને આવરી લેવાનું મુશ્કેલ છે અને એક બીજી બાબત કદાચ તમે આ ચોક્કસ વિસ્તારને તમારા પ્રથમ દ્રશ્યમાં આવરી લેવા માગો છો પરંતુ તમે જે વલણ અને FOV નો ઉપયોગ કરી રહ્યા છો તેના આધારે કદાચ પ્રથમ દ્રશ્ય ફક્ત આટલા જ ક્ષેત્રને આવરશે તેથી આ વિશિષ્ટ ઓબ્જેક્ટને એકમાં નહીં પણ બે ઈમેજમાં કેપ્ચર કરી શકાય છે જેથી તે ફરીથી એરિઅલ ફોટોગ્રામેટ્રીની એક મર્યાદા છે અને ઈલ્યુમીનેસન ની સ્થિતિ સમય સાથે બદલાઈ જાય છે કારણ કે સુર્ય ફરે છે જો તમે પેસીવ રિમોટ સેન્સિંગ ઇલ્યુમિનેશનમાં સંકળાયેલા હોવ તો પરીસ્થિતિ હમેશા સૂર્યની સ્થિતિના કારણે સમય સાથે બદલાતી રહે છે જેથી તમારે ઇલ્યુમિનેશનની ભૂલોને સુધારવી પડશે હવે પછી એ નોંધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે એરિઅલ ઈમેજ સંપાદન અથવા સર્વે માટે સરકારની પરવાનગી આવશ્યક છે તમે સીધા જઇને વિમાનમાંથી કેપ્ચર કરી શકો નહીં તેથી તમારે આ માટે યોગ્ય પરવાનગી લેવાની જરૂર પડે છે ચાલો આપણે સમજીએ કે હવાઇ ફોટોગ્રાફ્સમાં સામેલ વિવિધ ભૌમિતિઓ શું છે એમ માની લઈએ કે આ આપણું અભ્યાસ ક્ષેત્ર છે અને આ આપણું હવાઈ સર્વે વાહન છે અને અહીં જો તમે આ સ્થિતિમાં કેપ્ચર કરો છો જ્યાં તમે આકાશ અથવા તેનો ભાગ જોઈ શકો છો તો તેઓ હાઈ ઓબ્લીક ફોટોગ્રાફ્સ તરીકે ઓળખાય છે લો ઓબ્લીક ફોટોગ્રાફ્સમાં તમે આકાશ જોઈ શકતા નથી આ હાઈ ઓબ્લીક અને લો ઓબ્લીક ફોટોગ્રાફ વચ્ચેનો મૂળ તફાવત છે તેથી હાઈ ઓબ્લીકમાં તમારી પાસે આકાશનો થોડો ભાગ હશે જ્યારે લો ઓબ્લીકમાં તમે આકાશને જોઈ શકશો નહીં અને તેમાં તમારી પાસે ફક્ત જમીન હશે વર્ટીકલ ફોટોગ્રાફના કિસ્સામાં તમે ખરેખર નાદિરને જ અનુસરી રહ્યા છો તેથી નાદિર તમારા ફોટોગ્રાફનું કેન્દ્ર બનશે તેથી જો તમે તેમ કરો છો તો તમારા વર્ટીકલ ફોટોગ્રાફમાં ફક્ત ઘરની છત દેખાશે જ્યારે લો ઓબ્લીક અને હાઈ ઓબ્લીક ફોટોગ્રાફમાં તમે આધાર અને ઓબ્જેક્ટ્સની બાજુઓ જોઈ શકો છો તેથી તે વર્ટીકલ અને લો ઓબ્લીક ફોટોગ્રાફ્સ વચ્ચેનો મૂળભૂત તફાવત છે ચાલો આ વર્ટીકલ અને ઓબ્લીક ફોટોગ્રાફ્સને વિગતવાર સમજીએ અહીં વર્ટીકલ ફોટામાં મૂળરૂપે તે નાદિર છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે પછી નમેલા ફોટોગ્રાફ કે જે મૂળરૂપે નાદિરથી ઓછામાં ઓછા 1 થી 3 ડિગ્રીએ નમેલા હોઈ છે તે પછી જ તે આ નમેલા ફોટોગ્રાફ્સ કહેવા માટે યોગ્ય છે નમેલા ફોટોગ્રાફમાં બે કેટેગરી છે જેમાં પ્રથમ હાઈ ઓબ્લીક ફોટોગ્રાફ અને બીજો લો ઓબ્લીક ફોટોગ્રાફ છે અને અહીં આ મુખ્ય તફાવત છે તેથી તેમાં ક્ષિતિજ શામેલ છે લો ઓબ્લીક ફોટોગ્રાફમાં ક્ષિતિજ શામેલ નથી જ્યારે હાઈ ઓબ્લીક ફોટોગ્રાફમાં ક્ષિતિજો શામેલ છે તેથી તમે અહીં જોઈ શકો છો કે આ મૂળભૂત રીતે વર્ટીકલ ફોટોગ્રાફ છે પરંતુ આપણે કેવી રીતે કહી શકીએ કે આ એક વર્ટીકલ ફોટોગ્રાફ છે કારણ કે આપણે નાદિરની સ્થિતિ ચકાસી લીધી છે તેથી જો તમે જુઓ કે નાદિર આ ફોટોગ્રાફની મધ્યમાં આવેલું છે તો પછી તે વર્ટીકલ ફોટોગ્રાફ માટે જ યોગ્ય રહેશે ચાલો એક પછી એક જોઈએ કે આ વર્ટીકલ ફોટોગ્રાફ અથવા નાદિર દેખાતા ફોટોગ્રાફ્સ તમને આઉટપુટ કેવી રીતે આપે છે તો માની લો કે આ મારું લક્ષ્ય છે અને આ મારું વિમાન છે અને જેના દ્વારા હું આ ઘર કેપ્ચર કરીશ ચાલો માની લઈએ કે આ નાદિર દેખાતી ઈમેજ છે તેથી નાદિર દેખાતી ઈમેજમાં તમે ઓબ્જેક્ટની છતને જોશો અથવા તે ઇમારતો જોશો જે ઈમેજની મધ્યમાં છે જ્યારે તમે કેન્દ્રથી દૂર જતા હોવ ત્યારે તમે પદાર્થોની કેટલીક બાજુઓ જોઈ શકો છો તેથી અહીં તમે જોઈ શકો છો કે આ ફોટોગ્રાફની લગભગ નાદિર સ્થિતિ છે પરંતુ જો તમે નમેલા ફોટોગ્રાફ અને લો ઓબ્લીક ફોટોગ્રાફ જોશો તો તમે સરળતાથી બાજુઓ જોઈ શકો છો તેથી તે તમને ઊચાઇ વિશે થોડી સમજ આપી શકે છે જો તમે આગળની કેટેગરી જોશો તો તે હાઈ ઓબ્લીક એરીઅલ ફોટોગ્રાફ છે તેથી અહીં તમે સરળતાથી આકાશ જોઈ શકો છો તેથી હાઈ ઓબ્લીક એરીઅલ ફોટોગ્રાફમાં ક્ષિતિજ શામેલ છે જેથી તમે આનો પ્રયાસ જાતે કરી શકો જો તમે તમારો સામાન્ય કેમેરો અથવા કદાચ મોબાઇલ ફોન લો છો તો તમે ફક્ત તમારા લક્ષ્યને ટેબલમાં નિર્દેશ કરો છો અને તેમાંથી તમે 90 ડિગ્રી જાળવી રાખો છો અને તે કેપ્ચર કરો છો તમે ફક્ત ટોચ જ જોઈ શકો છો પરંતુ જેમ તમે કેમેરાને ઝુકાવશો તેમ તમે વધુ ઓબ્જેક્ટ્સ જોઈ શકો છો અને ધીરે ધીરે જો વધુ ઝુકાવશો તો તમે ક્ષિતિજ જોઈ શકો છો ત્યાં એક ખ્યાલ છે જેને ઓવરલેપિંગ સ્ટીરિયો ફોટોગ્રાફી કહે છે મેં આની પહેલાં પણ ચર્ચા કરી છે પરંતુ હું વિગતવાર સમજાવવા માંગુ છું કે સ્ટીરિયો ફોટોગ્રાફીને ઓવરલેપનો ખરેખર અર્થ શું થાય છે ચાલો ફરીથી માની લઈએ કે આ મારો અભ્યાસ વિસ્તાર છે અને મારી પાસે વિમાન છે જેના દ્વારા મેં આ વિસ્તાર કેપ્ચર કરવાનું શરૂ કર્યું છે તેથી પ્રથમ ઈમેજમાં આ હશે અને પ્રથમ ઈમેજ એ કઇંક આ પ્રથમ સેન્સીંગના આઉટપુટ જેવી હશે પછી જ્યારે આપણે આપણા વિમાનને ખસેડીશું પછી તે અહીંથી અહીંથી કેપ્ચર કરશે પછી ફરીથી આપણે આગળ વધી રહ્યા છીએ પછી તે અહીંથી અહીં કેપ્ચર કરીએ છીએ તેથી તમે જોઈ શકો છો કે તે હંમેશાં ઓવરલેપ રહે છે તેથી આ ઓવરલેપ તમને અભ્યાસમાં મદદ કરશે જે તમે ધીરે ધીરે સમજી શકશો પરંતુ મૂળભૂત રીતે અહીં આપણે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ અને હંમેશાં આપણી પાસે આગળની ઈમેજમાં થોડુંક ઓવરલેપ હોય છે તેથી તે કઇક આના જેવું દેખાશે તમારી પાસે બધી ઈમેજો કેટલાક ઓવરલેપવાળી હશે અને હવે તમે તેને ઓવરલેપિંગ સ્ટીરિયો ફોટોગ્રાફ્સ કહી શકો છો તેથી 3D જોવા માટે ઓવરલેપિંગ સ્ટીરિયો ફોટોગ્રાફની જરૂર છે તેથી જો તમે કોઈ વિસ્તાર અથવા કોઈ ઓબ્જેક્ટનો 3D નકશો બનાવવા માંગતા હોય તો પછી ટોચ સહિત તમામ બાજુઓ કેપ્ચર કરવાની જરૂર પડે છે તે પછી જ તમે 3D ઈમેજ ઉત્પન્ન કરી શકો અથવા તે લંબનનો અભ્યાસ કરવામાં તમારી સહાય કરી શકે છે લંબનનો અર્થ શું થાય છે તે આપણે જોઈશું આ નમૂનારૂપ ઉદાહરણ મે અહી આપ્યું છે અહીં તમારી પાસેની બધી ઈમેજો આવી રીતે કેપ્ચર કરવામાં આવી છે અને પછી તે ખસેડવામાં આવી છે અને તે તમારા વિમાનની જેમ આવી રહી છે તેથી અહીં આ વિશિષ્ટ ફોટોગ્રાફીમાં આપણે એન્ડલેપ 60 જાળવીએ છીએ જેથી આગળની બધી ઈમેજોમાં 60 ઈમેજો હશે જે પાછલા એકમાં કેપ્ચર કરવામાં આવેલ છે એકવાર તમે આ સમગ્ર વિસ્તારને આવરી લો તે પછી બાજુઓમાં પણ થોડો ઓવરલેપ હોવો જોઈએ તેથી તે એના જેવું કંઈક છે કે જ્યારે તમે આને કેપ્ચર કરો છો ત્યારે આ ઓવરલેપ મૂળભૂત રીતે 60 છે જે એન્ડલેપ તરીકે ઓળખાય છે જ્યારે તમે આગળ વધો છો અને ફરીથી તમે આ ક્ષેત્રના આગળના ભાગને કેપ્ચર કરશો તો આ ચોક્કસ ભાગ ઓવરલેપ થઈ જશે અને તે 20 હોવું જોઈએ જે સાઇડલેપ તરીકે ઓળખાય છે તેથી આ સાઇડલેપ અને એન્ડલેપ વચ્ચેનો તફાવત છે અને જ્યારે તમે ઓવરલેપિંગ સ્ટીરિયો ફોટોગ્રાફી માટે જાવ છો પછી તમારે ઓછામાં ઓછું 60 અને 20 જાળવવું જોઈએ તો જ તમે 3D જનરેટ કરવા માટે સક્ષમ હશો અથવા તમે લંબનનો અભ્યાસ કરી શકો છો અને ફરીથી લંબનનો ઉપયોગ કોઈ પણ દ્રશ્યના ઓબ્જેક્ટની ઉચાઇનો અંદાજ કરવા માટે થાય છે તેથી અહીં તમે એક બીજું ઉદાહરણ જોઈ શકો છો જ્યાં પ્રથમ અને બીજા દ્રશ્યમાં આ ચોક્કસ પુનરાવર્તન 60 છે તો ચાલો આપણે સમજીએ કે વર્ટીકલ અને ઓબ્લીક હવાઈ એરિઅલ ફોટોગ્રાફ વચ્ચે શું તફાવત છે અને તેના દ્વારા આપણે શું કરી શકીએ તેથી વર્ટિકલ એરિયલ ફોટોગ્રાફ્સમાં નાદિરથી ફક્ત 3 ડિગ્રી જેટલો ખૂણો શક્ય છે તેથી વર્ટીકલ ફોટોગ્રાફમાં 3 ડિગ્રી સુધીની મંજૂરી છે વર્ટિકલ એરિયલ ફોટોગ્રાફમાં કુશળતા લગભગ આખા ફોટોગ્રાફની જાણીતી હોય છે કે કેમ કે તમે આ ક્ષેત્રને ટોચ પરથી માપી રહ્યા છો અને તે મૂળભૂત રીતે 90 ડિગ્રીએ હોય છે અહી તમે જુઓ છો કે આ તમારી ઈમેજનું કેન્દ્ર છે તેથી અહી તમે તમારા મકાનની ટોચ જોશો પરંતુ જ્યારે તમે દૂર જાઓ છો ત્યાં સ્થિતિમાં થોડો ફેરફાર થશે જેથી તમે ખૂણાની ઇમારતોની બાજુઓનો થોડો ભાગ જોઈ શકો છો પણ એમ ધારીને કે તે ખૂબ જ ઓછી અથવા નગણ્ય છે અને તે ફક્ત 3 ડિગ્રી સુધી છે તો જ આપણે કહી શકીએ કે આ એક વર્ટીકલ એરિયલ ફોટોગ્રાફ છે વર્ટીકલ એરિઅલ ફોટોગ્રાફનો ઉપયોગ નકશા તરીકે થઈ શકે છે કારણ કે તમે તેની ટોચ પરથી કહી રહ્યા છો અને વર્ટીકલ એરિઅલ ફોટોગ્રાફમાં કોઈ વિકૃતિ શામેલ નથી હાઈ એરિઅલ ફોટોગ્રાફની તુલનામાં વર્ટીકલ એરિઅલ ફોટોગ્રાફ્સનું અર્થઘટન કરવું વધુ સરળ છે કારણ કે તમે જાણો છો કે અવકાશી રીઝોલ્યુશન શું છે વિકૃતિ શું છે વિમાન અથવા અવકાશયાનની સ્થિતિ શું છે અને તમે કઈ ભિન્ન પદાર્થોનો અભ્યાસ કરવા જઇ રહ્યા છો તેથી તે પ્રમાણમાં સરળ હશે અને 3D મેપ જનરેશન માટે વધુ સારું ઇનપુટ હશે એકવાર તમે તમારા ઓબ્જેક્ટ અથવા તમારી ઈમેજ વિશે વધુ માહિતી મેળવો છો તે પછી સુધારો સરળ થઈ જશે અને તે તમને વધુ સારી રીતે 3D આઉટપુટ આપશે પરંતુ જ્યારે તમે ઓબ્લીક એરિઅલ ફોટોગ્રાફ માટે જાઓ ત્યારે તમારા ફાયદાઓ જુદા છે અને તેનાથી કેટલાક ગેરફાયદા પણ થશે પરંતુ તમારે મૂળભૂત રીતે તે નક્કી કરવું પડશે કે તમે કેવી ફોટોગ્રાફી કરવા માંગો છો તેથી વર્ટીકલ એરિઅલ ફોટોગ્રાફની તુલનામાં ઓબ્લીક ફોટોગ્રાફ એક જ ફોટોગ્રાફમાં ખૂબ મોટા ક્ષેત્રને આવરી શકે છે આ મુખ્ય ફાયદો છે તે પછી ઓબ્જેક્ટની ઊચાઇ ની ધારણાઓ ખૂબ નબળી છે તેથી અહીં જ્યારે તમે તમારા કેમેરાને નમાવી રહ્યા હોવ ત્યારે તમે સીધા જ આ મકાનની ઊચાઈ કહી શકતા નથી કારણ કે બધું પ્રમાણસર બદલાયું છે અને નમેલા કેમેરા અને સેન્સરના કારણે થોડી ભૂલ હશે તેથી ઓબ્જેક્ટની ઊચાઈની સમજ ખૂબ નબળી હશે ઓબ્લીક એરિઅલ ફોટોગ્રાફમાં વધારાના ઓબ્જેક્ટ્સ પણ દેખાતા હશે કારણ કે તે વધુ વિસ્તારને આવરી લે છે તેથી જેમ મેં તમને કહ્યું હતું કે આ ફોટોગ્રામેટ્રી એ સ્ટીરિયોપેઅર્સનો ઉપયોગ કરીને તમારા પદાર્થોના અથવા જમીનના ગુણધર્મો અથવા હવાઇ ફોટોગ્રાફી મેળવવા માટે છે તેથી અહીં મૂળભૂત રૂપે આપણે સ્કેલ ઓળખવા માંગીએ છીએ અથવા તેનો અંદાજ લગાવવા માંગીએ છીએ જો તમને સ્કેલ ખબર હોય તો બધું જ સરળ બનશે તો ચાલો આપણે સમજીએ કે તમે કયા પ્રકારનાં સ્કેલનો ઉપયોગ કરી શકો છો અને જ્યારે ત્યાં કેટલાક જાણીતા પરિબળો અથવા જાણીતા વેરિયેબલ્સ અથવા જાણીતા મૂલ્યો તમારી પાસે હોય ત્યારે તેની એપ્લિકેશન કઈ કઈ છે તો ચાલો તમે સ્કેલ દ્વારા શું સમજો છો ત્યાંથી પ્રારંભ કરીએ અને તે પણ ફોટોગ્રાફ સ્કેલ કારણ કે હવે આપણે ફોટોગ્રાફ વિશે વાત કરી રહ્યા છીએ અહી આ ફોટોગ્રાફ પરના અનુરૂપ બિંદુ વચ્ચેના અંતરનો ગુણોત્તર છે જે મૂળરૂપે નકશો છે અને જમીન પર જ છે તેથી આ ગુણોત્તર છે અને બીજા શબ્દોમાં સ્કેલ એ વર્ટીકલ ફોટોગ્રાફ પરના રેખીય અંતર અને જમીન પરના વાસ્તવિક અંતર વચ્ચેના સંબંધને વ્યાખ્યાયિત કરે છે હું આશા રાખું છું કે આ ખૂબ સ્પષ્ટ અને ખૂબ સરળ નિવેદન છે જેથી તમે સરળતાથી સમજી શકો હવે ચાલો આપણે સ્કેલ જેવા કેટલાક દાખલાઓ જોઈએ લોકો 1 25000 અથવા 1 25000 લખતા હોય છે તો તેનો અર્થ શું છે તે ઈમેજ પરનો એક એકમ છે કે જે ગ્રાઉન્ડ પર મૂળભૂત રીતે 25000 યુનિટના બરાબર છે તમે મીટર સેન્ટીમીટર કે ઇંચનો ઉપયોગ કરો છો તે ફોટોગ્રાફ પર નિર્ભર છે અને તમે કયા સ્કેલનો ઉપયોગ કરી રહ્યાં છો તેના પર નિર્ભર છે તેથી તેનો અર્થ એ છે કે ફોટા પર માપનના એકમની લંબાઈ જમીન પર 25000 એકમોના માપને રજૂ કરે છે તેથી જો આપણે સેટેલાઇટ ઈમેજો અથવા હવાઇ ઈમેજો વિશે વાત કરી રહ્યા હોય અને અવકાશી રીઝોલ્યુશન અને પિક્સેલ કદને જાણતા હોય તો તમે સરળતાથી કહી શકો કે આ એક પિક્સેલ છે અને આટલુ પિક્સેલનું કદ છે અથવા કદાચ એક પદાર્થ જે જમીન પર કદાચ એક મીટરે છે પરંતુ ઈમેજમાં તે એક ઇંચ દર્શાવાય છે તેથી ઈમેજ પર એક ઇંચ જમીન પર 1 મીટર તેથી તે તમારી સ્કેલ હશે અને તમે 1 25000 25000 11 12 13 તરીકે રજૂ કરી શકો છો તેથી તમે ઈમેજમાંથી જે મૂલ્યો મેળવો તેનો ઉપયોગ કરી શકો છો તો ચાલો કેટલાક શબ્દો છે જે તમારે સમજવાની જરૂર છે તે જોઈએ પહેલા એક પ્રતિનિધિ અપૂર્ણાંક RF છે હવેથી હું તેને RF કહીશ તે ફોટોગ્રાફ્સ માટે હોય છે પછી ફોટો સ્કેલ રેસીપ્રોકલ તે પણ ફોટોગ્રાફ અને નકશા માટે જ હોય છે તો હવે તે નકશા માટે છે ચાલો આપણે એક પછી એક જોઈએ કે તેનો બરાબર અર્થ શું થાય છે અને આપણે તેમની ગણતરી કેવી રીતે કરીએ છીએ તેથી પ્રથમ એક RF અથવા ફોટો સ્કેલ બંને સમાન છે ફોટોગ્રાફ પરના અંતર અને જમીન પરના તેટલા જ અંતરનો ગુણોતર RF તરીકે ઓળખાય છે અહીં તમે ફોટો અંતર અને જમીનનું અંતર લઈ શકો છો ફરીથી આ તમારી ઈમેજ છે તેમાં એક ઘર છે બરાબર ને તેથી ઈમેજ પર આ દીવાલથી પેલી દીવાલ સુધીનું અંતર તમે જાણો છો જો તમારી પાસે ઉચ્ચ રીઝોલ્યુશન ડેટા છે તો ચાલો આપણે માની લઈએ કે તે 5 પિક્સેલ્સ છે તેથી 5 પિક્સેલ એટલે કે અવકાશી રીઝોલ્યુશનમાં 5 પિક્સેલ તેથી જો તે 5 2 5 સેન્ટિમીટર અવકાશી રીઝોલ્યુશન છે અને તે ઈમેજ પરનુ અંતર છે તો જમીન પરનુ અંતર તમે સરળતાથી માપી શકો છો તો ચાલો આપણે કહીએ કે આ કદાચ 30 મીટર છે હવે આ મૂલ્ય જમીન પર 30 મીટરનું પ્રતિનિધિત્વ કરે છે તેથી અહીં ફોટો અંતર આવશે અને અહીં જમીનનું અંતર આવી જશે આવી રીતે તમે સરળતાથી RFની ગણતરી કરી શકો છો ઉદાહરણ તરીકે જો ઉભા ફોટોગ્રાફ પરનું અંતર 1 છે અને જમીન પર અનુરૂપ વાસ્તવિક અંતર 14899 છે તો RF 1 14899 હશે અને બંને કિંમતો સમાન એકમ ધરાવે છે તેથી RF એકમરહિત બનશે જ્યારે તમારી પાસે તે ઓબ્જેક્ટ વિશે માહિતી નથી કે તેનું કદ શું છે અથવા જમીન પરનું અંતર શું છે તો પછી આપણે RFની ગણતરી કરવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ કેન્દ્રીય લંબાઈફલાઈંગ ઉંચાઈ આ તમને ફરીથી RF આપશે તો RFની ગણતરી માટે તમારી પાસે ફોટો અંતર અથવા જમીનનું અંતર કેન્દ્રીય લંબાઈ ફ્લાઈંગ ઉચાઇ હોવી જોઈએ તો તમે RF મૂલ્યની ગણતરી કરી શકો છો આગળનું સ્કેલ એ ફોટો સ્કેલ રેસીપ્રોકલ છે જે PSR અથવા ફોટો સ્કેલ ફેક્ટર તરીકે ઓળખાય છે તેથી તે મૂળરૂપે જમીનનું અંતર અને ફોટોગ્રાફ અંતરનો ગુણોતર છે તેથી PSR એટલે જમીનનુ અંતર ફોટો અંતર થાય છે ઉદાહરણ તરીકે PSR એ 14899 છે એટલે કે જમીનનુ અંતર એ ફોટો અંતરના 14899 ગણું છે તેથી આ મૂળ રૂપે RFનું વિપરીત છે અને તે ફરીથી એકમરહિત છે તેથી જો PSR ખૂબ ઓછો હોય તો તેનો અર્થ એ છે કે ફોટોગ્રાફ અને વાસ્તવિક ઓબ્જેક્ટના પરિમાણો સમાન છે એ જ રીતે PSRની ગણતરી કેન્દ્રીય લંબાઈ અને ફ્લાઈંગ ઉચાઇની મદદથી આ સુત્ર દ્વારા કરી શકાય છે ચાલો હવે સમકક્ષતા સમજીએ તેથી અહી મૂળભૂત રીતે ફોટોગ્રાફ પર અંતર અને જમીન પરના સમાન અંતરને ગુણોત્તર તરીકે દર્શાવ્યું ઉદાહરણ તરીકે 6 ઇંચ 1 મીટર અથવા 9 સેન્ટિમીટર 1 કિલોમીટર અને સામાન્ય રીતે આ એકમો સમાન હોતા નથી તેથી તમે ફોટોગ્રામેટરીમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સ્કેલ જોયા પરંતુ તેની વિવિધતા શું છે અને તે જમીન ના આધારે કેવી રીતે બદલાય છે સ્કેલ સિવાય આ ભિન્નતાને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આપણે કોઈ ચોક્કસ ઓબ્જેક્ટ અથવા કોઈ વિશિષ્ટ દ્રશ્ય માટે સ્કેલ ઓળખીએ છીએ પરંતુ જમીન પર આપણી પાસે અલગ એલીવેસન છે તો આ સ્કેલ સમગ્ર દ્રશ્યમાં સુસંગત છે અથવા તે એક જગ્યાએ અલગ અલગ હોઈ શકે છે તેથી તમારે તે સમજવાની જરૂર છે તેથી વર્ટીકલ એરિઅલ ફોટોગ્રાફમાં RFમાં ફેરફાર નહિવત્ રહેશે કારણ કે વર્ટીકલ એરિયલ ફોટોગ્રાફમાં આપણે માની લઈએ છીએ કે વિકૃતિ ખૂબ ઓછી છે અને આપણે ઉપરથી જોઈ રહ્યા છીએ તેથી અમે માની લઈએ કે RFની ભિન્નતા નહિવત છે જેથી તમે આ કન્દ્રીય લંબાઈ અને ફ્લાઈંગ ઊચાઈનો ઉપયોગ સીધા જ ભૂપ્રદેશથી ઉપર કરી શકો છો જ્યારે ઓબ્લીક એરિઅલ ફોટોગ્રાફમાં RFને ફોટોગ્રાફની આજુ બાજુ બદલવામાં આવશે કારણ કે તમે કેમેરાને નમાવ્યો છે અને પછી તમે લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે જો તમે વર્ટીકલ ફોટોગ્રાફમાં જુઓ તો પણ ટોપોગ્રાફીની અસર જોઈ શકો છો આ બરફ હોવાથી તમે તેને જોઈ શકતા નથી જો તમે અહીં સ્કેલની ગણતરી કરો છો તો તે અલગ હશે કારણ કે તમારે ટોપોગ્રાફીનુ ધ્યાન રાખવું પડશે તેથી તે કિસ્સામાં તમારે એક જ ઈમેજમાં પણ જુદા જુદા સ્થળોએ સ્કેલની ગણતરી કરવાની જરૂર પડે છે તેથી અવકાશી રીઝોલ્યુશન એ IFOV વ્યૂ એંગલ અને ટોપોગ્રાફીનું કાર્ય છે તેથી તે તમને સંકેત આપે છે કે તે કેવી રીતે તમને સ્કેલનો અંદાજ કાઢવામાં મદદ કરી શકે છે કારણ કે દરેક વખતે જ્યારે તમે ફોટો અંતરની ગણતરી કરી રહ્યા છો તેથી તે નિર્ભર કરે છે કે તે ચોક્કસ સ્થાન પર જમીનની ઊચાઇ શું છે અને ચોક્કસ સ્થાન પર તમારા સેન્સર દ્વારા પ્રાપ્ત અવકાશી રીઝોલ્યુશન શું છે કારણ કે તે સ્કેલને બદલવા જઇ રહ્યું છે તમે અવકાશી રિઝોલ્યુશન પર ટોપોગ્રાફી જોશો તે મૂળભૂત રીતે IFOV અને એલિવેશન છે તેથી તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે અવકાશી રીઝોલ્યુશન IFOV ટોપોગ્રાફી અને પછી એલિવેશનની અસર શું છે તેથી કેપ્ચર કરેલી ઈમેજ પર કેન્દ્રીય લંબાઈની અસર શું છે તે સમજવા માટે મેં અહી એક ઉદાહરણ મૂક્યું છે તમે અહીં જુઓ કે આ કેન્દ્રીય સમતલ છે આ લેન્સ છે અને આ તે ક્ષેત્ર છે જેને આપણે કેપ્ચર કરવા માગીએ છીએ તો અહીં તમે જોઈ શકો છો કે આ અલગ છે અને આ પણ અલગ છે તેથી જો તમે મૂળભૂત રીતે આ ચોક્કસ સેટઅપનું અથવા આ વિશિષ્ટ સાધનનુ કવરેજ જોશો તો તે ઓછું છે પરંતુ જ્યારે તમે જોશો કે આ તે જ ક્ષેત્ર માટેનું કવરેજ છે જ્યારે આપણે FOV બદલી નાખ્યો છે અને આ અસર છે જ્યારે આપણે કેન્દ્રિય લંબાઈને જ બદલી છે તેથી કેન્દ્રિય લંબાઈ ઓછી થતાં કવરેજનો ખૂણો વધે છે હું આશા રાખું છું કે તમે તે સમજી ગયા હશો હવે ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ અહી તમારા માટે એક સવાલ છે કે જેનો તમે પ્રયત્ન કરી શકો છો અને જવાબ આપી શકો છો જવાબ આગળની સ્લાઇડ્સમાં પહેલેથી જ આપવામાં આવ્યો છે પરંતુ પછીની સ્લાઇડમાં જતા પહેલા તમે કૃપા કરીને આનો પ્રયાસ જાતે કરો અને પછી જવાબ જુઓ તેથી અહીં સવાલ એ છે કે જો કેન્દ્રિય લંબાઈ 2 ગણી વધારવામાં આવે તો સપાટ ભૂપ્રદેશ માટે PSR પર શું અસર થશે તેથી અહીં આપણે જાણીએ છીએ કે PSR ભૂપ્રદેશ ઉપરની ફ્લાઈંગ ઉચાઇ કેન્દ્રીય લંબાઈ ન્યુમેરેટર અચળ મુકતા PSR એ કેન્દ્રિય લંબાઈના વ્યસ્ત પ્રમાણ માં છે તેથી જો કેન્દ્રીય લંબાઈમાં 2 ગણો વધારો કરવામાં આવે તો PSR અડઘો થઈ જશે તેથી આ રીતે PSRમાં બદલાવ આવશે હવે પછીનો પ્રશ્ન સમકક્ષતા મૂલ્યનો ઉપયોગ કરીને ફોટો સ્કેલ રેસીપ્રોકલ અને RF શું થશે તે શોધો સમકક્ષતા 1 ઇંચ 1 માઇલ છે તેથી અહી એક ઉપાય છે જેના દ્વારા તમે તેની ગણતરી કરી શકો છો કારણ કે આ ખૂબ જ સરળ છે તમારે ફક્ત તમારી મૂળભૂત સમજને સમસ્યા સાથે જોડવી પડશે તમે જુદા જુદા સ્કેલ જોયા છે અને તમે એ પણ જોયું છે કે ઊચાઈ ટોપોગ્રાફી અને ઇમેજ પરની કેન્દ્રીય લંબાઈમાં પરિવર્તનની અસર શું છે અને આપણે તેનું એનાલિસીસ કેવી રીતે કરીએ છીએ તો ચાલો વિવિધ પ્રકારનાં ઉપલબ્ધ સ્કેલ સમજીએ તેથી સરેરાશ સ્કેલ એ સંપૂર્ણ ઈમેજ માટે યોગ્ય છે કારણ કે કેટલીકવાર તમારે જાણ કરવી પડે છે કે આ ફોટોગ્રાફીનું સરેરાશ સ્કેલ અથવા સ્કેલ શું છે પરંતુ કેટલીક વખત તમે નોમિનલ સ્કેલનો ઉપયોગ કરો છો કેટલીકવાર તમારે પોઇન્ટ સ્કેલનો ઉપયોગ કરવો પડે છે જ્યારે તમારી સપાટી ખૂબ જ અસમતલ હોય ત્યારે સરેરાશ સ્કેલનો ઉપયોગ કરી શકતા નથી અહી તે ખોટું થશે તેથી તે કિસ્સામાં પોઇન્ટ સ્કેલ પર જવું વધુ સારું છે તેથી પોઇન્ટ સ્કેલમાં જુદા જુદા એલિવેશન પરના દરેક પોઇન્ટનો સ્કેલ ભિન્ન હશે અને જયારે તમે પોઈન્ટ સ્કેલનો ઉપયોગ કરો છો ત્યારે તમને ફાયદો થશે તેથી વર્ટીકલ ફોટોગ્રાફ માટે અહી A અને B સ્થાન અને તેમનું અંતર લીધું છે તેથી તમે અવકાશી રીઝોલ્યુશનના આધારે ફોટોગ્રાફ પર આ બે બિંદુઓ વચ્ચેના અંતરને સરળતાથી માપી શકો છો અને એમ માની લઈએ કે આપણે તે ખાસ સ્થળની મુલાકાત લીધી છે અને તમે આ બે વચ્ચેનું અંતર માપ્યું છે તો અહીં આપણે ફોટાઓનું અંતર શું છે જમીનનું અંતર શું છે પછી જમીન ઊચાઇ કેટલી છે તેના વિશે થોડું જાણ્યું અને અહીં મૂળભૂત રીતે આ સુચન છે તેથી અહીં તમારે RFની ગણતરી કરવી પડશે પછી ફોટો સ્કેલ રેસીપ્રોકલ અને પછી સમકક્ષ્તાની ગણતરી કરવી પડશે તમે આ સૂત્રોનો ઉપયોગ કરીને કેવી રીતે ગણતરી કરશો હવે ચાલો જોઈએ કે આપણી પાસે આ બધુ જાણીતુ છે અને RF માટે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો અને મૂલ્યો આ રીતે હશે તેથી આ બધા પ્રશ્નોનો જવાબ જોતા પહેલા તમે તમારી જાતે પ્રયત્ન કરી શકો છો અને પછી તમે તે યોગ્ય છે કે નહીં એમ જવાબો સાથે મેળવી શકો છો તે રીતે તમે વધુ શીખી શકશો આ વિશિષ્ટ કિસ્સામાં મેં A અને B ને અહીં રાખ્યા છે અને તે કેટલાક અંતરે છૂટા કરેલ છે અને અહીં આપણી પાસે MSLની ઊચાઇ છે જે 8000 ફૂટ છે MSLથી ઉપરના વિસ્તારનું ઉંચાઇ 800 ફુટ છે લેન્સની કેન્દ્રીય લંબાઈ 6 ઇંચ છે અને અહીં તમારે RF PSR અને EQની ગણતરી કરવી પડશે અને તમે ગણતરી કર્યા પછી આગળની સ્લાઇડ જોશો તેથી અહીં તમે આ સૂત્રનો ઉપયોગ કરીને RFની ગણતરી કરી શકો છો તેનું આ મૂલ્ય હશે અને PSR માટે આ મૂલ્ય રહેશે હવે તમે ગણતરી કરો અને જવાબો તપાસો અહીં આ બીજુ ઉદાહરણ છે જ્યાં A અને Bને આ લાઇનથી અલગ કરવામાં આવે છે અને અહીં તમારી પાસે નકશા સ્કેલ નકશાનું અંતર ફોટો અંતર પોઇન્ટ A નું એલીવેસન 300 ફુટ છે અને પોઈન્ટ Bનુ એલિવેશન ૪૦૦ ફૂટ છે હવે તમે જમીન અંતર ફોટો સ્કેલ રેસોપ્રોકલની ગણતરી કેવી રીતે કરશો તમે આનો ઉપયોગ કરી PSRની ગણતરી કરી શકો છો આ બીજો દાખલો છે જ્યાં તમારે નીચેની માહિતીનો ઉપયોગ કરીને વિમાનની ફ્લાઈંગ ઊચાઇનો અંદાજ લગાવવો પડશે તેથી અહીં તમારી પાસે જમીન સપાટીનો ફોટો સ્કેલ રેસીપ્રોકલ સરેરાશ એલિવેશન અને કેન્દ્રિય લંબાઈ છે તેથી તમે ફ્લાઈંગ ઉચાઇની ગણતરી કેવી રીતે કરશો હવે આ વિપરીત સમસ્યા છે તમે તે જ સમીકરણને બદલીને તેનો ઉપયોગ કરી શકો છો અને તમારા વિમાનની ફ્લાઈંગ ઊચાઇ શું છે તેની ગણતરી કરી શકો છો તેથી જ્યારે રિમોટ સેન્સિંગ શરૂ થયું ત્યારે આપણે સામાન્ય કેમેરાથી પ્રારંભ કર્યુ જો તમને જૂની વર્ટીકલ એરીઅલ ફોટોગ્રાફ્સ મળી આવે તો તમે જોઈ શકશો કે ફોટોગ્રાફ્સ પર કેટલાક ચિન્હ છાપવામાં આવેલા છે આ હું પ્રિન્ટેડ એરિઅલ ફોટોગ્રાફ્સના સંદર્ભમાં વાત કરું છું અને અહીં આપણે ફિડ્યુસીયલ માર્ક વિશે વાત કરી રહ્યા છીએ તેથી ઓપ્ટિકલી દોરાયેલી ભૌમિતિક આકૃતિઓ કાં તો ચાર ખૂણા પર અથવા ફોટોગ્રાફની ચાર બાજુઓ પર સ્થિત છે અને તેઓ ફિડ્યુશીયલ માર્ક તરીકે ઓળખાય છે કોઈપણ વ્યક્તિગત હવાઈ ફોટોગ્રાફના સંકલન અક્ષ અને ભૌમિતિક કેન્દ્રો વ્યાખ્યાયિત કરો સામાન્ય રીતે x અક્ષ ફ્લાઇટની દિશા વ્યાખ્યાયિત કરે છે ફિડ્યુસીયલ ચિહ્નનું આંતરછેદ ફોટોગ્રાફના મુખ્યબિંદુને રજૂ કરે છે તેથી આ ફિડ્યુસીયલ ચિન્હોને જોડતા તે તમારી ઈમેજનું કેન્દ્ર બને છે તેથી તે ફીડ્યુસીયલ ચિન્હ છે હવે જો તમે તેને જોડશો તો તમને મુખ્યબિંદુ ઈમેજની મધ્યમાં ક્યાંક પડેલો જોવા મળશે અને સામાન્ય રીતે આ ફ્લાઇટની દિશા નિર્ધારિત કરે છે જેનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તે આ રીતે કેપ્ચર કરવામાં આવ્યો છે જો તમે જોશો કે આ તમારો લેન્સ છે તો આ મુખ્યબિંદુ છે અને આ ફીડ્યુસીયલ ચિન્હ છે તેથી કેટલીકવાર તમને આ પ્રકારનો આકાર મળી શકે છે ક્યારેક તમને કેટલીક ક્રોસ મળશે જે આ રીતે હશે જો તમે આ ફોટોગ્રાફ જોશો તો આ મૂળભૂત રીતે ફીડ્યુસીયલ ચિન્હો છે અને તેને ઈમેજ પર સ્થિત કરવું ખૂબ જ સરળ છે અને જો તમે તેને જોડો છો તો તમને મુખ્યબિંદુ મળશે અહીં આ બીજા દાખલા છે જ્યાં ફરીથી ફિડ્યુસીયલ ચિહ્નો છે આ એક બીજું ઉદાહરણ છે અને જ્યારે આપણે તેને જોડીએ છીએ ત્યારે આપણને મુખ્યબિંદુ મળે છે તેથી તે નોંધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જ્યારે તમે વિરોધી ખૂણાના ફિડ્યુસીયલ ચિહ્ન અને કેન્દ્રને જોડો કે જ્યાં તે એકબીજાને ઓળંગી રહ્યા છે ત્યારે તે મુખ્યબિંદુ તરીકે ઓળખાય છે ઈમેજમાં મૂળભૂત રીતે તે આની જેમ દેખાશે તેથી મુખ્યબિંદુ એ ફોટોગ્રાફનું ભૌમિતિક કેન્દ્ર અને x અને Y અક્ષનુ આંતરછેદ અથવા ફિડ્યુસીયલ ચિન્હો છે તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તમારા ફોટોગ્રાફમાં મુખ્યબિંદુ PP ને ઓળખવા માટે સમર્થ હોવા જોઈએ મુખ્યબિંદુથી લેન્સની વિકૃતિ રેડિયલ છે તેથી મુખ્યબિંદુ પર લેન્સની વિકૃતિ ન્યૂનતમ રહેશે જેમ તમે દૂર જાઓ તેમ લેન્સની વિકૃતિ વધુ હશે ચાલો જોઈએ કે આ મુખ્યબિંદુ અને નાદિર સમાન છે કે ભિન્ન ઓબ્લીક ફોટોગ્રાફમાં તમારૂ મુખ્યબિંદુ ક્યાંક બીજે હશે અને તે જ ક્ષેત્ર માટે વર્ટીકલ ફોટોગ્રાફમાં મુખ્યબિંદુ બીજે ક્યાંક હશે તેથી તે તમારી ઈમેજ પર ચોક્કસપણે જુદા જુદા બિંદુ છે તેથી ફોટોગ્રાફ્સના હસ્તાંતરણ દરમિયાન નાદિર એ કેમેરાની નીચે વર્ટીકલ પોઈન્ટ છે અને અહીં જો તમે જુઓ તો આ નાદિર બિંદુ છે તેથી તેઓ ચોક્કસપણે એકબીજાથી જુદા છે અને ટોપોગ્રાફિક ડિસ્પ્લેસમેન્ટ નાદિરથી રેડિયલ છે તેથી નાદિરમાં ટોપોગ્રાફિક ડિસ્પ્લેસમેન્ટ ખૂબ ઓછું હશે અને જેમ તમે નાદિરથી દૂર જશો તેમ તમને ટોપોગ્રાફિક ડિસ્પ્લેસમેન્ટ વધુ મળશે અને અહીં એક નવો શબ્દ છે જેને આઇસોસેંટર કહેવામાં આવે છે તો તમે આ મુખ્યબિંદુ અને નાદિરને પહેલેથી જ જોયો છે હવે આપણી પાસે બીજો પોઈન્ટ છે જેને આઇસોસેન્ટર કહેવામાં આવે છે તો આઇસોસેન્ટર તે પોઈન્ટ છે જે મુખ્યબિંદુ અને નાદિરની વચ્ચે એક લીટી દોરે છે તેથી આ તમારું આઇસોસેન્ટર છે ઝુકાવ ડિસ્પ્લેસમેન્ટ આઇસોસેંટરથી ફેલાય છે તેથી ઝુકાવ ડિસ્પ્લેસમેન્ટ આઇસોસેંટર પર ન્યૂનતમ રહેશે પરંતુ તમે દુર જશો તેમ વધુ ઝુકાવ ડિસ્પ્લેસમેન્ટ મળશે તેથી હું આશા રાખું છું કે તમે મુખ્યબિંદુને સમજી ગયા છો હવે અહીં મૂળભૂત રીતે આપણે બે જુદી જુદી ઈમેજો માટે મુખ્યબિંદુ શોધીએ છીએ જે મૂળભૂત રીતે સ્ટીરિયોપેયર્સ છે સ્ટીરિયોપેયર્સ કે જેમાં 60 ઓવરલેપ હશે તેથી પ્રથમ ઈમેજમાં તમે જુઓ છો કે આ વિશેષ સુવિધા અહીં આવી રહી છે પરંતુ આગળના ફોટોગ્રાફમાં તે અહીં આવી રહ્યું છે પહેલાના ફોટોગ્રાફમાં આ સુવિધા અહીં હતી અને પછીના ફોટોગ્રાફમાં તે બીજે ક્યાંક આવી રહી છે તેથી આપણે પ્રથમ ઈમેજ પર મુખ્યબિંદુને ચિહ્નિત કરવાનું પ્રારંભ કરીશું અહીં જો તમે આ ફિડ્યુસીયલ ચિન્હોને જોડીને મુખ્યબિંદુ તરીકે ચિહ્નિત કરી રહ્યા છો તો પછીની ઈમેજમાં પણ તમને આ મુખ્યબિંદુ મળશે હવે આગામી ઈમેજમાં આ મુખ્યબિંદુ ક્યાં આવી રહ્યો છે તે શોધવાની જરૂર છે તો માની લો કે આપણે આને ચિહ્નિત કર્યું છે તેથી આ અહીં હશે અહીં આ પોઈન્ટ કોન્જ્યુગેટ મુખ્યબિંદુ બનશે તેથી સ્ટીરિયોપેરમાં ફોટોગ્રાફનો મુખ્યબિંદુ બીજી તસવીરમાં સ્થિત થઈ શકે છે આ પોઈન્ટ કોન્જ્યુગેટ મુખ્યબિંદુ તરીકે ઓળખાય છે હું આશા રાખું છું કે આ તમારા માટે ખૂબ સ્પષ્ટ છે તેથી ફ્લાઇટ લાઇન એ લાઈનમાં મુખ્યબિંદુ અને કોન્જ્યુગેટ મુખ્યબિંદુ સ્થાપીને નક્કી કરી શકાય છે તેથી જો તમે તે સ્થાપિત કરો છો તો તે ફ્લાઇટની દિશા છે ફોટોગ્રાફ પર લેન્ડસ્કેપ સુવિધાની સ્થિતિમાં બદલાવ જે ઇમેજની દ્રષ્ટિકોણની લાક્ષણિકતાને બદલે છે તેથી ફિલ્મ અને પ્રિંટ સંકોચન નહિવત છે વાતાવરણીય પ્રકાશ કિરણોનું પ્રસરણ પણ નહીવત છે જે લેન્ડસ્કેપ સુવિધાની ગતિ પણ નહીવત છે તેને પણ આપણે નહીવત ગણીએ છીએ કારણ કે આપણે ગતિ જાળવીએ છીએ હવે આગળ લેન્સ વિકૃતિ છે અને લેન્સ વિકૃતિ આપણે અવગણી શકતા નથી તેથી તેઓ ઈમેજમાં કેવી રીતે દેખાય છે જેથી તમે આ વિશિષ્ટ ક્ષેત્રને બરાબર જોઈ શકો તેથી તમને આ વળાંકની અસર મળશે જે આ લેન્સ વિકૃતિનું એક ઉદાહરણ છે તેથી અહીં જો તમે કોઈ પ્રકારનો અભ્યાસ કરવા માંગતા હો અથવા જો તમે પિક્સેલનું કદ શોધવા માંગતા હોવ કે જે ઈમેજમાં દરેક જગ્યા એ અલગ અલગ છે તેથી તમે આ લેન્સ વિકૃતિ ઈમેજનો ઉપયોગ કરી શકતા નથી તો ચાલો મુખ્ય પોઈન્ટ આઇસોસેંટર અને નાદિરની દ્રષ્ટિએ સમજીએ કે આ લેન્સ વિકૃતિ કેવી રીતે થાય છે PP થી તમે બરાબર પરિચિત છો તો આ લેન્સ વિકૃતિ એ સિદ્ધાંતથી ઉદભવે છે અને તેનાથી લેન્ડસ્કેપ સુવિધા ક્યાં તો દૂર અથવા મુખ્યબિંદુની નજીક આવે છે ફોટોગ્રાફની ધાર પર નોંધપાત્ર અસર થાય છે તમને છેલ્લી સ્લાઇડ યાદ હશે અને લેન્સના કેલીબ્રેસન દ્વારા ઉદભવેલા વિકૃતિ વળાંકનો ઉપયોગ આ ચોક્કસ ભૂલને ટાળવા માટે થાય છે પછી ડિસ્પ્લેસમેન્ટ એ લેન્ડસ્કેપ સુવિધાઓની સ્થિતિમાં ફેરબદલ છે જે ઈમેજની પરિપ્રેક્ષ્ય લાક્ષણિકતા બદલતું નથી તેથી અહીં ફરીથી પૃથ્વીની વક્રતા નહિવત નમેલી અને ટોપોગ્રાફિક છે તેથી નમેલા ડિસ્પ્લેસમેન્ટ તે ફોટોગ્રાફના આઇસોસેન્ટરથી ફેલાય છે તેથી અહીં આ આઇસોસેન્ટર છે જે તે ફિલ્મના પ્રકાસન સમયે વિમાનના સંપૂર્ણ આડા ન હોવાને કારણે થાય છે જો નમવાનું પ્રમાણ જાણી શકાય તો ફોટોગ્રાફ્સને સુધારી શકાય છે જો આપણે ઉપરની બાજુ અથવા નીચેની બાજુની દ્રષ્ટિએ નમેલાની દિશા નિર્ધારિત કરી શકીએ તો લેન્ડસ્કેપ લાક્ષણિકતા કેવી રીતે બદલાય છે તે નક્કી કરી શકાય છે ટોપોગ્રાફિક ડિસ્પ્લેસમેન્ટ ફોટોગ્રાફના નાદિરથી ફેલાય છે અહીં આપણી પાસે નાદિર છે જે લેન્ડસ્કેપ સુવિધાઓની ઊચાઇના સમપ્રમાણ માં બદલાય છે અને નાદિરથી લેન્ડસ્કેપ સુવિધાની ટોચ સુધીના રેડિયલ અંતરના સમપ્રમાણમાં બદલાય છે નાદિર પર કોઈ ડીસ્પ્લેસમેંટ થશે નહીં કારણ કે તમે ઉપર જોઈ રહ્યા છો અને જે ફ્લાઈંગ ઉચાઇના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે અને જ્યારે તમારી પાસે તે હોય ત્યારે 3D ઈમેજો ઉત્પન્ન કરી શકાય છે તો ચાલો હવે લંબનથી શરૂઆત કરીએ તો સ્ટીરિયોસ્કોપિક લંબનનો અર્થ શું છે તેથી ફોટોગ્રાફનો અભિગમ નક્કી કરવો તે અહી સૌથી મહત્વપૂર્ણ પગલું છે સામાન્ય લેબલોમાં એનોટેશંસ ફોટોગ્રાફની ઉત્તર ધાર તરફ મૂકવામાં આવે છે તેથી જો તમે જુઓ તો આ ફોટોગ્રાફની ઉત્તરીય ધાર છે તે નક્કી કરવા માટે સંદર્ભ તરીકે નકશાનો ઉપયોગ કરી શકાય છે જો તે ભૂલથી આ ખોટી રીતે મૂકાઈ ગયુ હોય તો તમે તે સુધારવા માટે કેટલીક પાછલી ઈમેજો અથવા નકશાઓનો ઉપયોગ કરી શકો છો તો અહીં આપણે ખરેખર ઓવરલેપ એરિયલ ફોટોગ્રાફી કરવા જઈ રહ્યા છીએ તેથી સંલગ્ન ઓવરલેપિંગ એરિયલ ફોટોગ્રાફ્સને સ્ટીરિયોપેઅર્સ કહેવામાં આવે છે અને તે લંબન અને 3D દૃશ્ય નક્કી કરવા માટે જરૂરી છે તો અહીં આ જમીન છે અને અહીં પ્રથમ સ્થાન માટે મેં આ વિશિષ્ટ ક્ષેત્રને કેપ્ચર કર્યો છે હવે મેં સ્થિતિ બદલી છે અને પછી મેં કેટલાક ઓવરલેપ સાથે કેપ્ચર કર્યું છે અને પછી આપણે સ્ટીરિયોપેયર્સ મેળવી શકીએ છીએ હવે 3D જોવા માટે આશરે 60 એન્ડલેપ અને 20 થી 30 સાઇડલેપ વાળા સ્ટીરિયોપેયર્સ જરૂરી છે જો તમારી પાસે તે છે તો પછી ફક્ત તમે તે વિસ્તારની 3D ઈમેજ બનાવી શકો છો હવે સ્ટીરિયોસ્કોપિક લંબન ગણતરી માટે આપણે પહેલા શું કરવું તે જાણવું પડશે સૌપ્રથમ આપણે મુખ્યબિંદુ કોન્જ્યુગેટ મુખ્યબિંદુ અને ફ્લાઈટની દિશા નક્કી કરવી પડશે તે પછી આપણે સ્ટીરિયોસ્કોપિક લંબનની ગણતરી કરી શકીએ છીએ તો ચાલો આપણે શું કરવાનું છે તે ક્રમશઃ જોઈએ તેથી સ્ટીરિયોપેઅર્સ યોગ્ય રીતે સ્થાપિત હોવું આવશ્યક છે પછી દરેક ફોટોગ્રાફમાં ફિડ્યુસીયલ માર્ક મુખ્યબિંદુ અને નાદિર સ્થિત કરો બંને ઈમેજોમાં કોન્જ્યુગેટ મુખ્યબિંદુ અને મુખ્યબિંદુ શોધો PP અને CPP વચ્ચેની લાઇનો જોડીને ફ્લાઇટ લાઇન દોરો તેથી PP એ મુખ્યબિંદુ છે અને CPP એ કોન્જ્યુગેટ મુખ્યબિંદુ છે તે પ્રમાણે ફોટોગ્રાફને સંરેખિત કરો જેથી બધા 4 પોઇન્ટ સીધી રેખા પર સ્થિત હોય જો તમારી પાસે તે છે અને સ્ટીરિયોસ્કોપ છે તો તમે સરળતાથી આ સ્ટીરિયોપેર્સનો ઉપયોગ કરીને તે વિસ્તારની 3D જોઈ શકો છો તેથી નિરીક્ષણની સ્થિતિમાં ફેરફારને કારણે ઓબ્જેક્ટના વિસ્થાપનને લંબન કહેવામાં આવે છે જ્યારે આપણે અહીંથી જોઈ રહ્યા છીએ ત્યારે આ ચોક્કસ ઓબ્જેક્ટની કેટલીક વિશેષતા જોશું પરંતુ જ્યારે આપણે અહીંથી જોશું ત્યારે આપણે તે જ લક્ષ્યની ઉપરની બીજી બાજુ અથવા આગળની માહિતી જોશું અને જો આપણે સ્થિતિ બદલી રહ્યા હોઈએ અને જ્યારે અવલોકન સ્થિતિમાં ફેરફાર દ્વારા ઓબ્જેક્ટનું ડિસ્પ્લેસમેન્ટ થાય તો તેને લંબન કહેવામાં આવે છે સ્ટીરિઓસ્કોપિક લંબન સમાન પદાર્થના નિરીક્ષણના જુદા જુદા સ્થળોએથી ફોટોગ્રાફ લેવાથી થાય છે તેથી આ ફ્લાઈટ લાઈન છે તમે જોશો કે આ એક ઓબ્જેક્ટનુ જ્યારે તમે નિરીક્ષણનું સ્થાન બદલી રહ્યા હોવ ત્યારે તે કેવી દેખાય છે તો તેઓ જુદા જુદા દેખાશે અને અહીં આ ઇમેજમાં તમે ફક્ત ટોચ જોઈ શકો છો આ બાજુ જોઈ શકો છો અને આ ઈમેજમાં તમે આ બાજુને જ જોઈ શકો છો તેથી જો તમે સંપૂર્ણ નિરીક્ષણ અહીંથી ધારેલુ છે તો અહીં અને અહી તમે આ વિસ્તારને બરાબર આવરી શકો છો અને તમે ઉપર અને નીચેના અંતર વચ્ચેના અંતરનો અંદાજ લગાવી શકો છો આ કિસ્સામાં તમે આ તળિયું જોઈ શકો છો અને તેને સરળતાથી નિર્દેશ કરી શકો છો અને તમે આ અંતર લઈ શકો છો પરંતુ આ કિસ્સામાં ટોચ અને તળિયું બંને એકસરખા હશે જ્યારે આમાં ટોચ પણ અલગ હશે અને તળિયું પણ અલગ હશે તેથી જો તમારી પાસે આવી માહિતી છે તો તમે હંમેશાં સ્ટીરિયોપેર્સથી ઉપર અને નીચેના અંતરની ગણતરી કરી શકો છો ફોટો સ્ટીરિયોપેર્સમાં આ સ્ટોરેજ ટાવર્સના ટોચ અને આધાર વચ્ચેના ડિસ્પ્લેસમેન્ટની નોંધ લો હવે અહીં આપણી પાસે PP અને CPP છે અને આ બીજું CPP અને PP છે જો તમારી પાસે તે હોય પછી તમે સરળતાથી નિરપેક્ષ સ્ટીરિયોસ્કોપિક લંબનની ગણતરી કરી શકો છો જે સરેરાશ ફોટોબેઝ લંબાઈ છે અને જે PP અને CPP વચ્ચેનુ સરેરાશ અંતર છે અહીં આ બીજું ઉદાહરણ છે જ્યાં આધાર અંતર અલગ છે અને ટોચનું અંતર અલગ છે કારણ કે બંને ઈમેજોમાંથી કોઈ પણ ઈમેજ વર્ટીકલ ફોટોગ્રાફ્સ નથી જ્યારે તમારી પાસે આવી ઈમેજો હોય ત્યારે તમે હંમેશાં આ બંને વચ્ચેના અંતરની ગણતરી કરી શકો છો ટોચ પરના સ્ટીરિઓસ્કોપિક લંબન અને આધાર વચ્ચેના અંતરનો ઉપયોગ કરીને તમે નીચેના અને વિભેદક લંબન વચ્ચેના અંતરની ગણતરી કરી શકો છો અહીં વિભેદક લંબન તળિયેનું અંતર - ટોચનું અંતર તેથી તે ચોક્કસ ઓબ્જેક્ટની ઈમેજનું વિભેદક લંબન છે ઊચાઇના અંદાજમાં આપણે સ્ટીરિયોસ્કોપિક લંબનનો ઉપયોગ કેવી રીતે કરીશું એકવાર તમારી પાસે આ બધી માહિતી આવી જાય પછી તમે ઓબ્જેક્ટની ઊચાઈ કેટલી છે તેની ગણતરી કરી શકો છો અહીં આ સમીકરણમાં મૂળભૂત રીતે ઓબ્જેક્ટની ઊચાઈ h છે જેની આપણે ગણતરી કરવી છે જો ફ્લાઈંગ ઊચાઈ જાણીતી હોય તો અગાઉની પદ્ધતિનો ઉપયોગ કરીને તમે વિભેદક લંબનની ગણતરી કરી શકો છો અને P એ સરેરાશ ફોટો બેઝ લંબાઈ છે તેથી જ્યારે તમે સ્ટીરિયોસ્કોપિક લંબન ધરાવતા હોય ત્યારે ઓબ્જેક્ટની ઊચાઇનો અંદાજ લગાવવા માટે આ સમીકરણનો ઉપયોગ કરી શકાય છે